આપણે અગાઉ સુપરપોઝિશન થિયર્મ અને સબસ્ટીટ્યૂશન થિયર્મને જોયા હવે આમાં હું થોડું વિસ્તરણને ધ્યાનમાં લઈશ હવે આ વિસ્તરણ સરળ દેખાય છે પરંતુ આપણે તેનો ઉપયોગ અન્ય થિયર્મને સાબિત કરવા માટે કરીશું તેથી જ હું તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું હવે જ્યારે હું સુપરપોઝિશન થિયર્મની ચર્ચા કરું છું ત્યારે મેં કહ્યું કે જો તમારી પાસે ઘણા બધાં સ્વતંત્ર સ્ત્રોત સાથેની સર્કિટ હોય અને બાકીના ઘટકો રેખીય હોય તે રેઝિસ્ટર અને નિયંત્રણ સ્ત્રોત છે તમે એક સમયે એક સ્ત્રોતને ધ્યાનમાં લઈને સર્કિટમાં કોઈપણ જગ્યાએ વોલ્ટેજ અથવા કરંટનો પ્રતિભાવ શોધી શકો છો હવે ખૂબ જ થોડાં વિસ્તરણમાં મારી પાસે નીચે મુજબ છે મારે એક સમયે એક સ્ત્રોત લેવાની જરૂર નથી હું એક સમયે એકથી વધુ સ્ત્રોત લઈ શકું અને આમ કરતી વખતે મે લીધેલાં તમામ કેસોમાં મારે કોઈપણ સ્ત્રોતને બે વાર ગણવા જોઈએ નહીં અને મારે તમામ સ્રોતોને સંપૂર્ણપણે આવરી લેવા જોઈએ બસ આટલું તે પણ તમને ઉકેલ આપે છે ચોક્કસ ઉદાહરણ સાથે ચોક્કસ સંખ્યાના સ્ત્રોતો સાથે આની ચર્ચા કરવી સરળ છે તેથી હું તે જ કરવા જઈ રહ્યો છું તેથી ચાલો કહીએ કે આ સર્કિટનો રેખીય ભાગ છે તેમાં રેઝિસ્ટર અને રેખીય નિયંત્રણ સ્ત્રોત છે અને ત્યાં ત્રણ સ્વતંત્ર સ્ત્રોત છે માત્ર સરળતા ખાતર હું આને ધ્યાનમાં લઈશ મેં અગાઉ જે કહ્યું હતું તે ચાલો કહીએ કે મારે સર્કિટમાં ક્યાંક Vx માપવાનું છે પછી હું તેને આ ત્રણમાંથી કેટલાક કેસ તરીકે વિચારીશ પહેલાંમાં માત્ર કરંટ સ્ત્રોત સક્રિય છે તેથી ચાલો કહીએ કે તે V1 V2 અને V3 છે તેથી પહેલાંમાં માત્ર I1 સક્રિય છે અને બીજામાં માત્ર V2 સક્રિય છે અને ત્રીજામાં માત્ર V3 સક્રિય છે હું આ દરેક કેસ સાથે Vx ને માપું છું હું આ Vx1 Vx2 અને Vx3 માટે કરી શકું છું એ તે જ સ્થાન છે જ્યાં હું Vx ને માપું છું તે સમાન શાખા પર છે અથવા કહીએ કે બે સમાન નોડ વચ્ચે છે પછી હું આ કેસોને ભેગાં કરીશ અને ઉકેલ તરીકે Vx એ Vx1 વત્તા Vx2 વત્તા Vx3 શોધીશ ખૂબ જ થોડાં વિસ્તરણને મેં આ ઉલ્લેખ કરેલ છે મારે એક સમયે એક સ્વતંત્ર સ્ત્રોત લેવાની જરૂર નથી હું ઘણાં બધાં સ્ત્રોત લઈ શકું છું દાખલા તરીકે અહીં હું આ કેસને બે કેસનાં સુપર પોઝિશન તરીકે વિચારું એક જેમાં I1 અને V3 સક્રિય છે અને બીજું જેમાં માત્ર V2 સક્રિય છે તેથી મારે માત્ર એટલું જ સુનિશ્ચિત કરવાનું છે કે હું જે તમામ કિસ્સાઓ ધ્યાનમાં લઉં તેના પર સૌ પ્રથમ હું તમામ સ્ત્રોત લઉં છું તે બધા એક અને માત્ર એક જ વાર આવતાં હોવા જોઈએ મારે તેમાંથી કોઈ પણને બે વાર ગણવાં જોઈએ નહીં તેથી અહીં આ કિસ્સામાં I1 અને V3 ગણવામાં આવે છે અને તે કિસ્સામાં V2 ગણવામાં આવે છે તેથી આ સારું છે તેથી હું ફક્ત આ બે કેસોને ભેગાં કરી શકું અને Vx એ Vx1 ની બરાબર હશે જે I1 અને V3 સક્રિય હોય ત્યારે મેળવવામાં આવે છે અને Vx2 જ્યારે V2 સક્રિય હોય ત્યારે મેળવવામાં આવે છે તેથી આટલું જ હું પાછલા કેસને લંબાવવા માંગતો હતો અગાઉ મેં દર્શાવેલ મહત્ત્વના મુદ્દાઓ બધા સ્રોતો સામેલ હોવા જોઈએ અને કોઈ સ્રોતને બે વાર હોવાં જોઈએ નહીં તો આટલું જ આ એકદમ સ્પષ્ટ છે અને તમને કદાચ ખ્યાલ આવશે કે આ સાચું છે પરંતુ મેં તેનો સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે હવે ચાલો સબસ્ટીટ્યૂશન થિયર્મને ધ્યાનમાં લઈએ તેથી અહીં ફરીથી હું કહું કે જો મારી પાસે કોઈ સર્કિટ હોય તો આ કિસ્સામાં તે રેખીય બિન રેખીય અથવા ગમે તે હોય તેનાથી કોઈ ફરક પડતો નથી અને અમુક પરિસ્થિતિઓમાં હું એક ઘટક આપું છું તે રેઝિસ્ટર હોઈ શકે તે બીજું કંઈક પણ હોઈ શકે ત્યાં ચોક્કસ વોલ્ટેજ V0 અને તેમાંથી ચોક્કસ કરંટ I0 છે તે માત્ર વોલ્ટેજ મૂલ્યની આ ચોક્કસ શરતો માટે જ લાગુ પડે છે અને તેથી વધુ આપણે આવું પણ વિચારી શકીએ આમાંના વોલ્ટેજ અને કરંટ સમાન હશે જો ઘટકને વોલ્ટેજ સ્ત્રોત V0 વડે બદલવામાં આવે અને તે પણ સમાન છે જો ઘટકને કરંટ સ્ત્રોત I0 વડે બદલવામાં આવ્યો હોય અહીં જે વોલ્ટેજ હોય તે તમે તેને તે મૂલ્યના વોલ્ટેજ સ્ત્રોત વડે બદલી શકો તેમાંથી જે પણ કરંટ વહેતો હોય તમે તેને તે મૂલ્યના કરંટ સ્ત્રોત વડે બદલી શકો છો આ સબસ્ટીટ્યૂશન થિયર્મ છે હવે થોડું વધું વિસ્તરણ હું જે ઉલ્લેખ કરું છું તે એ છે કે તેને સબસ્ટીટ્યુટ કરવાં માટે તમારી પાસે માત્ર એક ઘટક હોવું જરૂરી નથી તમારી પાસે ઘણાં બધાં ઘટકો હોઈ શકે તો દાખલા તરીકે કહીએ કે આપણી પાસે ત્રણ પદોનું શ્રેણી સંયોજન હતું અને સમગ્ર શ્રેણી સંયોજનમાં મારી પાસે વોલ્ટેજ V1 હતો માત્ર અન્ય કેસથી અલગ પાડવા માટે હું તેને V1 કહીશ અને શ્રેણી સંયોજનમાં મારી પાસે વીજ કરંટ I1 હતો હવે આ બરાબર સમકક્ષ છે હું આ ત્રણેયને V1 મૂલ્યના વોલ્ટેજ સ્ત્રોત સાથે બદલી શકું છું તેથી હું આ સમગ્ર શ્રેણી સંયોજનને તેની સાથે બદલું છું અથવા હું શ્રેણી સંયોજનને I1 મૂલ્યનાં કરંટ સ્ત્રોત સાથે પણ બદલી શકું છું તેથી આ વિસ્તરણ છે તમે શું સબસ્ટીટ્યૂટ કરશો તે એક ઘટક હોવું જરૂરી નથી તેજ વાત છે જે હું અહીં સમજાવવાનો પ્રયાસ કરું છું હવે આને થોડું આગળ વધારતા ચાલો કહીએ કે મારી પાસે બે સર્કિટ આવી રીતે એકબીજા સાથે જોડાયેલ હતી આ સર્કિટને હું N કહું અને આ સર્કિટને હું N1 કહું અને તે ફક્ત બે બિંદુઓ પર જ જોડાયેલ છે આ અથવા તે એક માટે સર્કિટમાં અન્ય કોઈ જોડાણ નથી અંદર ઘણા બધા ઘટકો હોઈ શકે પરંતુ આ સર્કિટ અને તે સર્કિટ ફક્ત આ બે બિંદુઓ પર જ જોડાયેલ છે અને તે તારણ આપે છે કે અહીં વોલ્ટેજ V2 છે અને તે રીતે જતો કરંટ I2 છે હવે કારણ કે તે માત્ર આ બે બિંદુઓ પર જ જોડાયેલ છે N1 ને ઘેરી લેતી આ સમગ્ર સપાટી માટે કિર્ચોફનો કરંટનો નિયમ લાગુ કરતાં આપણે જોઈએ છીએ કે તે રીતે પાછો આવતો કરંટ પણ I2 હોવો જોઈએ હવે હું શું કરી શકું હું આ સમગ્ર નેટવર્ક N1 ને V2 મૂલ્યનાં વોલ્ટેજ સ્ત્રોત સાથે અથવા I2 મૂલ્યનાં કરંટ સ્ત્રોત સાથે બદલી શકું છું તેથી આ બાબત અહીં આ સમગ્ર નેટવર્ક N1 નાં સબસ્ટીટ્યૂશન માટે છે તેવી જ રીતે અહીં આ સમગ્ર નેટવર્ક N1 નાં સબસ્ટીટ્યૂશન માટે છે તેથી તે સબસ્ટીટ્યૂશન થિયર્મનું થોડું વિસ્તરણ છે